હવે પછીનું સ્ટેજ તમારું સમીકરણ જે કહે HPgiiPgiiPg આ સમીકરણ 1 છે તેથી 3 માપન ડેટા તમને ખરેખર આપેલા છે તેથી 3 માપન માહિતી આલેખ પર 3 પોઇન્ટ આપે છે અને તેથી અમે 3 અજ્ઞાત ગુણાંક કરી શકો i iiછો 25 Pg251005012 5 MW અને અનુરૂપHPg10 MkcalMWhr અહીં આપવામાં આવેલ ડેટા 25 40 અને 100 છે તેવી જ રીતે 40Pg401005020 MW જેથી HPg8 6 MkcalMWhr અને 100 Pg1001005050 MWછે તો તે HPg8MkcalMWhr પણ સમીકરણ 3 માં તમે Pgઅને HPgમૂલ્ય મૂકો તેથી મારો અર્થ એ છે કે આ સમીકરણમાં તમે PgઅનેHPg વિવિધ રેટિંગ વિવિધ પાવર જનરેશન ડેટા માટે ના મૂલ્યને મૂકો તેથી તે i12 5i12 5i10આ સમીકરણ છે 6 જે સમીકરણ છે અને આ i50i50i8તે સમીકરણ છે તેથી આ 3 સમીકરણ રેખીય સમીકરણો છે તેથી તમે તમારા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને આ રેખીય સમીકરણો ને હલ કરી શકો છો જો તમે આને હલ કરો તો i ii ની કિંમતો તમને મળશે તેનો અર્થ એ કે ત્રણ સમીકરણો કે જે સમીકરણ અને ને હલ કર્યા પછી તમને i 55 56 i 5 11 અને i 0 0355 મળશે તેથી બળતણનો ખર્ચ k 4Rs MkCal તેથી aki 455 56 222 24 એ જ રીતે bkβi45 તેથી બળતણ ખર્ચનું કાર્ય તમે પ્રાપ્ત કર્યું છે તે સમીકરણ દ્વારા આપવામાં આવે છે CPg222 હવે તમારે શોધવાનું રહેશે CPg 25 રેટિંગ પર 25 રેટિંગ પર Pg12 5 MW તેથી CPg222 2420 52 500Rshr તેથી તમનેCPg12 ફક્ત આ તમને એવી લાગણી આપશે કે તમે આવી વસ્તુઓના નિરાકરણ માટે કેવી રીતે જઈ શકો છો એજ રીતે 40 રેટિંગ Pg20 MWતેથીCPg222 142202 688Rshr તેથી તમનેCPg20688Rshr મળશે અને 100 રેટિંગ પર Pg50 MWતેથી CPg222 2420 142502 1599Rshr તેથી તમને CPg501599Rshr હવે આ વધારાનો ખર્ચ જ્યારે તમે લેશો ત્યારે તમારે C પ્રત્યે નો ડેરિવેટિવ લેવો પડશે તેનો અર્થ એ કેકિંમત CPg222 142Pg2 આ અમે મેળવી છે હવે ડેરિવેટિવ∂CPg20 440 284Pg RsMWhr અત્યારે 100 રેટિંગ Pg50MWતેથી IC 20 2845034 64 RsMWhr ચોક્કસ કિંમત CPg51222 1425121634Rshrતેથી આ એક સરળ ઉદાહરણ લેવામાં આવે છે કે જે આર્થિક કામગીરી અંગે કેટલાક વિચારો આપે છે તે પછી તે સામાન્ય સમસ્યા નુ નિર્માણ છે તેથી ધીમે ધીમે અને ધીરે ધીરે આપણે વિગતમાં દાખલ કરીશું હવે આપણી પાસે એમ સંખ્યામાં જનરેટર્સ અને તેવી સિસ્ટમનો વિચાર કરો અને તમામ લોડ PLi આપેલ છે ધારો કે તમને પાવર નેટવર્કમાં n બસની સમસ્યા છે અને જેમાંથી ધારો કે તમારી બધી બસોમાં તમારા જનરેટર નથી તમારી પાસે જનરેટર બસો ની સંખ્યા છે તેથી એનો અર્થ એ કે તમારી પાસે એમ જનરેટર્સ છે અને બધા લોડ PLi આપેલા છે તેથી તમારું લક્ષ્ય Pgi શોધવાનું છે અને વોલ્ટેજનુ મેગનિટયુડ Vi i12m મીટર એ કુલ બળતણ ખર્ચ ઘટાડવા માટે હવે અહીં આ વસ્તુ ઉકેલવા માટે તમારા Vi પર જાઓ કારણ કે તમે વિગતવાર લોડ પ્રવાહ અને આ પછી તમારા મોટા સમસ્યા માટે તમારે કમ્પ્યુટર ની જરૂર છે પછી માત્ર તમે તેને મેનેજ કરી શકો છો આપણે તે ખરેખર કરી શકતા નથી તેથી આપણે વર્ગખંડના સ્વાધ્યાઅ સુધી જે પણ કરીશું તે જ કરીશું તેથી કુલ બળતણ કિંમત તમને m સંખ્યામાં જનરેટર્સ આપવામાં આવી શકે છે તેથી CTi1mCiPgi આ સમીકરણ 6 છે હવે પ્રશ્ન એ છે કે તમારા પાવર પ્રવાહના સમીકરણની સંતોષને ધ્યાનમાં રાખીને આ લોડ ફ્લો સમીકરણો છે તેનો અર્થ એ છે કે લોડ ફ્લો સમીકરણ જેને પાવર સિસ્ટમમાં સમાનતા અચલ કહે છે અને જનરેટર પાવર જેવી અસમાનતા સ્થિરતામાં નીચે આપેલ તમારી પાસે જનરેટર પાવરની ન્યૂનતમ મહત્તમ મર્યાદા છે વોલ્ટેજનું પરિમાણ પણ તમારી પાસે ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય અને લાઇન પાવર પ્રવાહ છે કારણ કે દરેક લાઇન કંડક્ટર પાસે ટ્રાન્સમિશન લાઇન કંડક્ટર પાસે તેની મહત્તમ પાવર વહન કરવાની ક્ષમતા હોય છે અથવા મહત્તમ વર્તમાન વહન ક્ષમતા છે જેને તેઓ થર્મલ લિમિટ કહે છે તેથી તમારે બારને બરાબર મૂકવો પડશે તેનો અર્થ એ કે મર્યાદા મૂકવી પડશે તમે જે ઇચ્છો તે જ તમે કરી શકતા નથી તેનો અર્થ એ કે ત્યાં ઘણા બધા અવરોધો છે તેથી t આ સમીકરણ 6 યોગ્ય છે આ સમીકરણ 6 તેથી તેનો અર્થ એ કે પ્રથમ અવરોધ એ છે કે PgiminPgiPgimax i 12 m માટેકારણ કે તમારી પાસે m જનરેટર્સની સંખ્યા છે અને વોલ્ટેજની પરિમાણ ViminViVimax i 12 m અને પાવર ફ્લો PijPijmax મારો મતલબ કે તે બરાબર કરતાં ઓછું હોવું જોઈએ તો આ બધી લાઈનો માટે છે ત્યાં ઘણી બધી અડચણો છે તેથી આપણે આને કેવી રીતે હલ કરવું તે વિનંતીપૂર્વક લઈશું તેથી જ્યારે તમે આર્થિક લોડ રવાનગી ની સમસ્યાનું નિરાકરણ કરી રહ્યાં છો ત્યારે તમારે તે જોવું પડશે કે બધી અવરોધોનું પણ ઉલ્લંઘન થતુ નથી તમારે મર્યાદામાં રહેવું પડશે અને મર્યાદાની અંદર જ તમારે વસ્તુને ઓપ્ટિમાઇઝ કરવી પડશે તેથી સમસ્યાના નિર્માણ વિશે સંક્ષિપ્તમાં સમજૂતી નીચે આપેલ છે પાવર ફ્લો અથવા લોડ ફ્લો સમીકરણને સંતુષ્ટ કરવું આવશ્યક છે તે સાચું છે તમારે લોનો પ્રવાહ હલ કરવો પડશે મોટી સમસ્યા માટે પણ જો તમે કોઈ મોટી સમસ્યા લો છો તો તમારે લોડ ફ્લો વગર લોડ ફ્લો હલ કરવો પડશે તમે તેને ખસેડી શકતા નથી તેથી તે ઓપ્ટિમાઇઝેશન પ્રક્રિયામાં સમાનતાના અવરોધો છે કારણ કે તમે લોડ પ્રવાહને હલ કરી રહ્યાં છો તેથી તે સમાનતાના અવરોધો છે તેથી તે પ્રથમ લોડ ફ્લો છે બીજો એક વસ્તુ એ છે કે તમારી નીચલી મર્યાદા Pgi પર બોઈલર અને અન્ય થર્મોોડાયનેમિક વિચારણા અને ઉપલી મર્યાદા એ ટર્બાઇન ઉત્પન્ન કરતા એકમો પર થર્મલ મર્યાદા દ્વારા સેટ કરવામાં આવી છે તેથી વોલ્ટેજ અવરોધ સિસ્ટમના વોલ્ટેજને રેટ કરેલા અથવા નજીવા મૂલ્યોની નજીક રાખશે વોલ્ટેજ ન તો ખૂબ વધારે અથવા ઓછું હોવું જોઈએ અને ઉદ્દેશ એ છે કે તમારે તે વોલ્ટેજ જાળવવું પડશે તે ગ્રાહકનું વોલ્ટેજ જાળવી રાખવામાં સહાય કરો જેમ કે ઉપભોક્તાના અંતમાં વોલ્ટેજ મર્યાદાની અંદર જ હોવો જોઈએ મારો મતલબ પરવાનગીની મર્યાદામાં તેથી જ વોલ્ટેજની મર્યાદા હોવી જોઈએ તમારે સાવચેત રહેવું જોઈએ અને ચોથું એક સ્થિરતા સાથે સંબંધિત ટ્રાન્સમિશન લાઇન પાવર પર અવરોધ છે અને થર્મલ મર્યાદા એ પણ તમારે ધ્યાનમાં લેવી જોઈએ તમારી ટ્રાન્સમિશન લાઇન તમારો પાવર પ્રવાહ એ મર્યાદા મા પ્રવાહિત કરે છે જેને તમારે ધ્યાનમાં લેવાની છે અને આ અનેક મર્યાદાઓ છે તેમને ધ્યાન્મા રાખીને ફંક્શન કિંમત ઘટાડાને CTસમાનતા અને અસમાનતાની મર્યાદાને ધ્યાનમાં રાખીને લાગુ પડેલા ગણિતશાસ્ત્રની શાખા દ્વારા બિન રેખીય પ્રોગ્રામિંગ કહેવામાં આવે છે તેથી વિવિધ પ્રકારની બિન રેખીય પ્રોગ્રામિંગનો ઉપયોગ કરીને આ સમસ્યાને હલ કરી શકાય છે હવે ના દિવસોમાં સોફ્ટ કમ્પ્યુટિંગ તકનીકો ઉપલબ્ધ છે જોકે અહીં મેં કંઇક એવું લખ્યું છે જે ગણતરીના રૂપે આ બિન રેખીય પ્રોગ્રામિંગ તકનીક છે પરંતુ ખૂબ ખર્ચાળ છે તે અર્થમાં ખર્ચાળ છે કે અલબત્ત તમે જાણો છો કે તે ગણતરીમાં વધુ સમય લેશે પરંતુ જો તમે સોફ્ટ કમ્પ્યુટિંગ તકનીક લાગુ કરો છો જે તમને વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપશે તે કિસ્સામાં શું બનશે તે બિન રેખીય પ્રોગ્રામિંગ કરતાં વધુ સમય લે છે પરંતુ પ્રશ્ન એ છે કે આ પ્રકારની બિન રેખીય પ્રોગ્રામિંગ પદ્ધતિની સ્થાનિક સંભાવના છે કે તે સ્થાનિક ઓપ્ટિમાથી શરૂ થશે તેનો અર્થ ક્યાં તો સ્થાનિક મિનિમા અથવા સ્થાનિક મેક્સિમા હશે પરંતુ સોફ્ટ કમ્પ્યુટિંગ તકનીક માટે તે વૈશ્વિક મહત્તમ મૂલ્ય આપે છે જ્યારે આજકાલ લોકો સોફ્ટ કમ્પ્યુટિંગની વિવિધ પ્રકારની તકનીકોનો ઉપયોગ કરીને આ પ્રકારની સમસ્યાનું નિરાકરણ લાવી રહ્યાં છે તેથી કોઈપણ રીતે અહીં આપણે સોફ્ટ કમ્પ્યુટિંગ તકનીક અનુસરીશું નહીં જે એક અલગ વસ્તુ છે તમારી શાસ્ત્રીય ઓપ્ટિમાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે જોશું પરંતુ તે પહેલાં થોડો અંદાજ કાઢી નાખવા માટે આ સમસ્યાને સરળ બનાવવામાં આવશે તેથી જ મેં લખ્યું છે બિન રેખીય પ્રોગ્રામિંગ પદ્ધતિઓ શ્રેષ્ઠ ઉકેલમાં પ્રકૃતિની સમજ સરળતાથી આપતી નથી અને ગણતરીત્મક રીતે તે ખૂબ ખર્ચાળ છે તેથી મારો મતલબ કે તે સમય લે છે પરંતુ સોફ્ટ કોમ્પ્યુટિંગ તકનીક તમારા વૈશ્વિકને મહત્તમ આપે છે પરંતુ તે વધુ સમય લે છે જેમ કે કેટલાક અંદાજમાં આ શાસ્ત્રીય ઓપ્ટિમાઇઝેશન પદ્ધતિ અને સોફ્ટ કમ્પ્યુટિંગ પદ્ધતિઓ વચ્ચે ઘણી તુલના હશે જેની અહીં ચર્ચા કરવામાં આવી નથી પરંતુ જો તમે મને મેઇલ મોકલો તો હું તમને કહી શકું કે તે મા શું તફાવતો છે તેથી સમસ્યા નિર્માણને સરળ બનાવવા માટે કેટલાક અંદાજ બનાવવામાં આવશે અને તે આર્થિક રવાનગી ની સમસ્યાને સારી સમજ આપે છે તેથી આપણે શું કરીશું આપણે પહેલા શાસ્ત્રીય આર્થિક રવાનગી ની અવગણના કરીશુ કારણ કે આપણે જાણીએ છીએ કે જનરેશન લોડ વત્તા નુકસાનની બરાબર છે તેથી પહેલા આપણે વીજળી ના નુકસાન વિના ધ્યાનમાં લઈશું મારો મતલબ કે વીજળી ના નુકસાન ને અવગણવું તેથી આ શાસ્ત્રીય આર્થિક રવાનગી નુકસાન ની અવગણના થાય છે ચાલો આપણે માની લઈએ કે વિશિષ્ટ લોડ માંગને પહોંચી વળવા કયા જનરેટર્સ ચલાવવાના છે તે એક પ્રાધાન્યતા છે તમે જાણો છો કે તમારી પાસે ઘણા બધા જનરેટર્સ છે અને તમે ધારો છો કે કયા જનરેટર ચાલશે જે તમે જાણો છો તે તમને ખબર છે તો ધારો કે તમારી પાસે સંખ્યાબંધ જનરેટર છે તેથીCTi1mCiPgi આ સમીકરણ 7 છે તેથી ટોટલ જનરેશન CTi1mPgiPLi1nPLiછે અને પાવર સિસ્ટમ મા તમે n બસોની સંખ્યા લીધી છે તો આ સમીકરણ 8 છે અને તમારી PgiminPgiPgimax for i12m આ સમીકરણ 9 છે એટલે કે સમીકરણ 8 લખી શકાય છે i1mPgi PL0 આ સમીકરણ 10 છે હવે આપણે જે સમય ધ્યાનમા નથી લીધો તેના માટે પણ પેદા થતી વીજ મર્યાદાને સમીકરણ 9 દ્વારા આપવામાં આવશે તેથી આપણે જે સમય ધ્યાનમા નથી લીધો તેના માટે સમીકરણ 9 ધ્યાનમાં લઈશું તેથી લેગ્રેંજ મલ્ટીપ્લાયર્સ નો ઉપયોગ કરીને શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા સમસ્યા હલ કરી શકાય છે તેથી ઘટાડવા અથવા મહત્તમ બનાવવા માટે અથવા સામાન્ય રીતે ઓપ્ટિમાઇઝ કરવા માટે તેથી ફંક્શન આ બરાબરની બાજુની સ્થિતિ સમાનતાની મર્યાદા તરીકે કાર્ય કરશે તેથી આ પદ્ધતિનો ઉપયોગ કરીને અમે કિંમત બદલીએ છીએ CTCT λi1mPgi PL તેથી તે ઇક્વાલિટિ કંન્સ્ટ્રેંટ સમીકરણ 10 માં આપવામાં આવેલ છે અમે આ વર્ગીકૃત ખર્ચ ફંકશન લાવી રહ્યાં છીએ CTCT λi1mPgi PL ત્યારે ઉકેલ ને કન્વર્ઝ થવું પડશે i1mPgi એ i1mPL હશે કે જેથી સમય CTCT હવેCTi1mCiPgi λi1mPgi PL આ સમીકરણ 11 છે અને આ ખરેખર લગ્રાજિયન ગુણાકાર છે તેથી આ ખરેખર લેગ્રેજિયન ગુણાકાર છે આગળ તમારે જે કરવાનું છે તે આ શરત ∂CTPgi0દ્વારા પ્રાપ્ત કરી શકાય છે આ સ્થિતિ સ્લાઇડમા બતાવ્યા પ્રમાણે છે તેથી તમે ∂CTPgi λ0 મૂકી શકો છો જો તમે ડેરિવેટિવ લેશો તો તે ∂CTPgiλ for i12 m માટે હશે આ સમીકરણ 13 છે TCTPgi ICi ને ith જનરેટર માટે વધારાનો ખર્ચ કહેવામાં આવે છે તેથી ICi એટલે કે સમીકરણ 13 ∂C1Pg1∂C2Pg2∂C3Pg3 ∂CmPgmλ છે આનો અર્થ બધા સમાન ઉત્પાદન કરનારા એકમો માટેના મહત્તમ કામગીરી માટે તે વધારાનો ખર્ચ શુચવે છે તેથી જનરેટરના શ્રેષ્ઠ લોડિંગ સમાન વૃદ્ધિત્મક કિંમતને અનુરૂપ થાય છે તે બધા સમાન વૃદ્ધિત્મક કિંમત છે બધા જનરેટર્સના પોઇન્ટ કે જેનું સમીકરણ 14 છે તેને આ સમન્વયન સમીકરણ કહેવામાં આવે છે અને m સંખ્યાના સમીકરણ એક સાથે હલ થાય છે પછી લોડ બેલેન્સ સાથે જેનું સમીકરણ 10 છે તેના માટે લેગ્રેંજ મલ્ટીપ્લાયર સોલ્યુશન આપવા આવે છે માટે અને શ્રેષ્ઠ m જનરેટર્સનો અર્થ એ થાય કે મારો કહેવાનો અર્થ સિસ્ટમ તમારી ઑપ્ટિમલી ગમે તે કિંમત બળતણ આલેખ પર કામ કરશે તમારી પાસે C1 C2Cm છે પરંતુ તેમના વૃદ્ધિગત કિંમતનો આલેખ કે કિંમત ∂C1Pg1∂C2Pg2∂CmPgm તેઓ બધા સમાન હોય છે તેથી જ્યારે તમે નુકસાન અંગે વિચારણા ન કરતા હો ત્યારે આ સ્થિતિ છે તેથી આ રીતે આ સમીકરણને કોઓર્ડિનેશન સમીકરણ કહેવામાં આવે છે જેને હલ કરવું પડે છે સ્લાઇડ ટાઇમનો સંદર્ભ લો 1855 ઉદાહરણ તરીકે કહો કે તમારી પાસે 2 જનરેટિંગ યુનિટ્સની લાક્ષણિકતા છે એક આ C1Pg1 જેવું છે આ બાજુ Pg1અને બીજુ C2Pg2 છે તેથી આ એક અન્ય પ્રકારની લાક્ષણિકતા છે આક્રુતિ 3 માં બતાવ્યા પ્રમાણે ધારો કે જો તમે આ વધારો કરો છો ઉદાહરણ તરીકે આ એક ઢાળ છે જેને તમે IC1કહો છો એક એકમ માટે ત્યાં ક્યાંક IC છે અથવા IC2બરાબર છે તેથી જો તમે માનો છો હવે થોડો લોડ બદલાઈ ગયો છે તેથી કુદરતી રીતે આ જનરેટરને વધારવું અથવા ઓછું કરવું પડશે આખરે જો તમે તેને બદલો મારો મતલબ કે આ 200 આ મેગાવોટ છે અને આ 100 મેગાવોટ છે તેથી જો તમે તેને સમાયોજિત કરવાનો પ્રયાસ કરો તો Pg1 અને Pg2 ઉદાહરણ તરીકે કહો કે તમે સમાન રીતે બદલવાનો પ્રયાસ કરો છો જોકે વાસ્તવિકતા માં ઓપ્ટીમલ અલગ હશે તેથી તે કિસ્સામાં તમને તે પરિવર્તન મળશે જેને તમે તમારા ડેલ્ટા કહો છો તે અહીં અને ત્યાં બદલાય છે કારણ કે કેટલાક લોડ બદલાયા છે અહીયા IC1નો ઢાળ અને IC2નો ઢાળ ભિન્ન હશે કારણ કે આ કિંમતની લાક્ષણિકતા અલગ છે તમારા બદલાવ માટે તમે જેને બોલાવો છો તે બદલાવવા માટે જો લોડ જનરેશન બદલાશે તેથી તે રીતે ઢાળ અલગ હશે જો તે આ બિંદુથી આ બિંદુ તરફ આગળ વધે તો તે આવે છે અથવા જો તમે આ બિંદુથી આગળ વધો છો તો તમે તેને ડ્રોપમાંથી પણ જોશો કે કંઈક દોરવામાં આવ્યું છે જેથી તમે જોશો કે ઢોળાવ અલગ છે તેથી 2 જનરેટર અલગ અલગ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ ICs છે પરંતુ તેમને સમાન ICs પર સંચાલન કરવું પડશે તેથી તેનો અર્થ એ છે કે જો તમે માની લો કે જો મારી પાસે 3 જનરેટિંગ યુનિટ છે તો આ કહેવામાં આવે છે કે આ બાજુ કહે છે અને આ બાજુ IC1 છે આના માટે વધારાના ખર્ચ નો આલેખ ખરેખર આપણે જે તે દ્વિઘાત વર્ગસમીકરણ ઓબ્જેક્ટ ખર્ચ ફંક્શન CiaibiPgidiPgi2 લીધું છે જ્યારે તમે તેનો ડેરિવેટિવ લેશો તો તે રેખીય હશે પરંતુ જો તમે ઘન લેશો તો તે રેખીય નહીં બને સહેજ વર્ગાત્મક હશે તેથી આ રેખીય દોરવાને બદલે મેં આલેખ થોડું જ રેખીય બનાવ્યું છે તમે તેને રેખીય બનાવી શકો છો તો પણ કોઈ સમસ્યા નથી પરંતુ શું થશે જો તેમની પાસે 3 ભિન્ન ICs છે તમારું IC1IC2IC3 અને Pg1Pg2Pg3 પરંતુ તેઓ બધા સમાન પર કામ છે કારણકે અમે બતાવ્યુ છે કે ∂C1Pg1∂C2Pg2∂C3Pg3 ∂CmPgmλ તેથી તે બધાએ સમાન બરાબર સંચાલન કરવું પડશે તો તમે કહો કે આ નુ મૂલ્ય છે તેથી આ કિસ્સામાં જો તમે આ માટે Pg1 આ Pg2આ Pg3છે ત્યાં Pg1Pg2Pg3ખરેખર સંપૂર્ણપણે તેમના ખર્ચ લાક્ષણિકતા છે અને તે ઢાળ પર પણ આધાર રાખે છે તેથી તે વધારાનો ખર્ચ આલેખ છે અને આ Pg મેગાવાટ છે જોકે તે રેખીય છે પરંતુ ફરી એક વાર પુનરાવર્તન કરવું પડશે તેથી તમારી આ આલેખ થોડી રેખીય લેવામાં આવી છે તેથી આ વધારાના ખર્ચ વિશેના તમારા કેટલાક વિચારો છે આગળ તે એલ્ગોરિધમ છે કે કેવી રીતે આ સમસ્યાને હલ કરવી તેથી આ કિસ્સામાં સંપૂર્ણ અલ્ગોરિધમનો નીચે આપેલ છે ઉદાહરણ તરીકે પગલું 1 પ્રારંભિક મૂલ્ય પસંદ કરો પછીથી આપણે આગળની પદ્ધતિ જોશું કે આપણે કેવી રીતે પુનરાવર્તિત માર્ગ પર જઈશું પરંતુ આ માટે પ્રારંભિક મૂલ્ય પસંદ કરો તે ICICo છે તે જ તે ICo છે પગલું 2 તેથી ઉકેલો Pgi સમીકરણ 14 નો ઉપયોગ કરીને તમારું આ સંકલન સમીકરણ છે તેનો અર્થ એ કે તમારે આનું સમાધાન કરવું પડશે સમીકરણ 14 પગલું 3 પછી તમે જેને એબસલ્યુટ વેલ્યુ કહો છો તેનુ મૂલ્ય તપાસવું પડશે તે i 1mPgi PL∈ છે તે એક નાનું નિર્દિષ્ટ મૂલ્ય છે જેને તમે કન્વર્જન્સ લાક્ષણિકતા મૂકી છે તે છે કારણ કે જનરેશન માં ખૂબ લોડ લોસ છે અને આ કિસ્સામાં તે અવગણવામાં આવે છે તેથી જો તે પહોંચ્યું હોય તો શ્રેષ્ઠ ઓપ્ટિમા ઉકેલો જો તે એપ્સીલોન કરતા ઓછું હોય તો શ્રેષ્ઠ ઉપાય પહોંચી જાય છે નહીં તો તમારે પગલું 4 પર જવું પડશે મારો મતલબ કે આગળનું પગલું તમારે જવું પડશે તેથી તે કિસ્સામાં શું થશે કે હવે તમે i 1mPgi PL0ચકાસી લો પછી વધારાની કિંમતના ICo તમે તેને પાછળથી પુનરાવર્તિત કરો આપણે તેને જોશું પરંતુ ICIC0∆ICઆ વસ્તુ તમે તેને વધારી દો અથવા જો તે સકારાત્મક છે તો કુલ પેદા માઇનસ લોડ તફાવત હકારાત્મક છે i 1mPgi PL 0 તો IC IC0 ∆IC આ કિસ્સામાં તમે જનરેશન ઘટાડો છો અને ફરીથી પગલા 2 થી તમારે આ શક્ય પુનરાવર્તન કરવું પડશે કારણ કે IC ના તમારા વધતા કાર્યમાં Pgi એકવિધ રીતે છે જેથી આપણે પાછલા એકને જોયું છે કે વધારા સાથે Pg અને IC વધી રહ્યું છે તેથી આ રીતે આ 2 શરતો ધ્યાનમાં લેવામાં આવે છે તેથી આ વસ્તુ છે તેથી આ વિચાર છે કે જ્યારે આપણે આંકડા લઈશું ત્યારે તેને કેવી રીતે હલ કરવું તેથી આપણે તે ઓછામાં ઓછું 7 જોશું મને લાગે છે કે હું 8 સંખ્યાઓ યાદ કરી શકતો નથી અમે આ ચોક્કસ વિષય માટે હલ કરીશું હવે માની લો કે આપેલ PL0 આ તમારી ધારણા છે PL0 નો અર્થ એ કે થોડી માંગ આપવામાં આવી છે PL0છે તેથી શ્રેષ્ઠ જનરેશન Pgi0અને અનુરૂપ કિંમત CT0 છે ધારો કે શરૂઆતમાં કુલ લોડ PL0હતો અને તે જ સમયે કુલ જનરેશન Pgi0છે અહીયા ખોટને અવગણવામાં આવી હતી અને તેને અનુરૂપ કિંમતCT0છે હવે માની લો કે લોડ વધે છે ધારો કે લોડ વધ્યો છે તેથી PLPL0∆PL જેથી લોડ દ્વારા ∆PL બદલાઇ ગયો છે તેથી PL PL0 ∆PL અને તમારે નવી કિંમત CTપ્રાપ્ત કરવી પડશે અમે બે ટર્મ ટેલર શ્રેણી CTCT0 ∆CTનો ઉપયોગ કરીએ છીએ એટલે કે તમારા CTi1mCiPgi0CiPgi0Pgi∆Pgi આ સમીકરણ 15 છે કારણ કે CTCT0∆CT અમે નવા સમીકરણ આપણે ટેલર શ્રેણી અર્થ એ કે બે શબ્દનો ઉપયોગ કરી શકીયે છે તમારે CTi1mCiPgi0i1mCiPgi0Pgi∆Pgi મેળવવા હોય છે તેથી આ પદ ખરેખર CT0∆CTCT0i1mCiPgi0Pgi∆Pgi હતું જેથી CT0 રદ થઈ જશે તેથી ∆CTi1mCiPgi0Pgi∆Pgiઆ સમીકરણ 16 છે હવે આપણે જાણીએ છીએ λCiPgi0Pgiઆ તમે જાણો છો કે વધારાનો ખર્ચ છે તેથી આ સમીકરણ 16 માં તમે તેને દ્વારા બદલો જો તમે આવું કરો છો તો ∆CTλi1m∆Pgiઆ સમીકરણ 17 છે હવે આમાં નાના ફેરફાર માટે કેટલાક લોડ માં કુલ ફેરફાર નાનો છે ∆PL જે મૂળભૂત રીતે કંઇ જ નહીં પરંતુ તમામ પરિવર્તનનો સારાંશ છે જે i1m∆Pgiછે એટલે કે એ કંઈપણ લોડ ચેન્જ સમાવવા માટે છે કે જે આપણે અહીં અવગણ્યું છે તે વીજ ખોટ પેદા કરે છે તેથી ΔPL આટલું બરાબર છે અર્થ એ થાય કે આટલું સમાન PL છે માટે તમે અહીં મૂકી ∆CTλ∆PLઅર્થ એ થાય કે આ કિંમત દીઠ કલાક રૂપિયા મા વધારો કરવાનું છે અને સિસ્ટમ પાવર માંગ મા પણ વધારો કરે છે તેથી મૂળભૂત રીતે જ્યારે ત્યાં એક લામડા નુ મહત્વ એ કે લોડ બદલાઈ છે પરંતુ ∆CTખરેખર સીધા પ્રમાણમાં મારા કુલ ફેરફાર ΔPLસાથે સપ્રમાણ મા છે અને ત્યા ખરેખર અચલ છે તેથી જ મેગાવાટમાં છે તે સિસ્ટમ પાવર ડિમાન્ડ વધારવા માટે જે દર કલાકે રૂપિયા વધારવામાં આવે છે તેટલો જ ખર્ચ દર સાથે સંબંધિત પ્રમાણસર તાનો સતત આધાર છે તેથી જેને તમે કહો છો તે જ તેનું પ્રેક્ટીકલ મહત્વ છે